તેથી હવે આપણે સરફેસ અને વોલ્યુમ ઇન્ટિગ્રલ અભિગમો વચ્ચે સરખામણી કરવા જઈએ તેથી સમસ્યા એ જ રહે છે કે મારી પાસે અહીં અને કેટલીક વસ્તુ હતી અને આઅહીં મારો કરંટ સ્રોત હતો તેથી અમે પહેલા સરફેસ ના અભિગમથી શરૂઆત કરી શું તેથી અમે તે બધું ફરી કરવા જઈ રહ્યા નથી દેખીતી રીતે આપણે ફક્ત વૈચારિક રીતે જોવા માંગીએ છીએ કે ડેરિવેશન માં માર્ગો ક્યાં અલગ પડે છે તેથી સરફેસ ના અભિગમમાં શું થયું આપણે પહેલી વસ્તુ શું કરી અમે દરેક પ્રદેશ માટે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ લખ્યું છે તેથી દરેક પ્રદેશ માટે મેં આમ લખ્યું છે ચાલો તેને કહી એ આ બધી જગ્યાઓ ફંક્શન કરે છે જે હું કૌંસ r સ્પષ્ટ રીતે લખી રહ્યો નથી અમે બીજું શું કર્યું દરેક પ્રદેશ માટે આ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ લખવા સિવાય બીજી વસ્તુ જેની મને જરૂર હતી તે દરેક પ્રદેશ માટે ગ્રીનનું ફંકશન બરાબર હતું તેથી અને આ બે સમીકરણો સાથે હું પછી શું કરીશ મેં બીજાનેથી બાદબાકી કરીને નો ગુણાકાર કર્યો પરંતુ મેં વોલ્યુમ 1 ના પ્રદેશ 1 ના સમીકરણોને વોલ્યુમ 2 ના સમીકરણો સાથે ક્યારેય મિશ્રિત કર્યા નથી કારણ કે તેમને અલગથી ઉકેલી શકાય છે અને પછી મેં વેક્ટર કેલ્ક્યુલસના કેટલાક સિદ્ધાંતો લાગુ કર્યા જેણે વોલ્યુમ ઇન્ટિગ્રલને સરફેસ ઇન્ટિગ્રલમાં રૂપાંતરિત કર્યું તે રીતે સરફેસ S અને S અનંત ચિત્રમાં આવી S અનંત પરના સંપૂર્ણ ઇન્ટિગ્રલતા નાશ પામે છે અને મને S ખરું પર સંપૂર્ણ ઇન્ટિગ્રલ સાથે છોડી દેવામાં આવી હતી તેથી દરેક ક્ષેત્ર માટે દરેક સમીકરણ અલગથી ઠીક થાય છે તે જ અમે કર્યું અને અમારા ચલો તે ચલો હતા જે અમે હલ કર્યા હતા કે અમે S જમણી બાજુએ E ટેન્જેન્શિયલ અને H ટેન્જેન્શિયલ માટે હલ કર્યા હતા અને અમે છેવટે એકવાર આપણે તેના માટે ઉકેલ લાવીએ તો આપણે હ્યુજેન્સ સિદ્ધાંતનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ ગમે ત્યાં ક્ષેત્ર શોધવા માટે તેથી આ એક પ્રકારનું સરફેસ ના સંપૂર્ણ ઇન્ટિગ્રલ અભિગમનું પુનરાવર્તન છે તેથી મારો મતલબ છે કે આ નવું નથી જ્યારે આપણે વોલ્યુમ સંપૂર્ણ ઇન્ટિગ્રલ અભિગમ તરફ આગળ વધીએ ત્યારે પ્રારંભિક બિંદુ શું હતું પ્રથમ પગલું બંને માટે સામાન્ય હતું તે જ રીતે અમે ત્યાં શું કર્યું હતું તે પણ અમે લખ્યું હતું પરંતુ અહીં ઉદાહરણ તરીકે મને દરેક પ્રદેશમાંથી બે સમીકરણો મળ્યા અહીં શું તફાવત હતો કે મેં તે કેવી રીતે કર્યું પ્રારંભિક બિંદુ પોતે જ થોડું અલગ બન્યું હતું શું હતા બે કેસ ઑબ્જેક્ટની સાથે અને તેના વિના અમે વોલ્યુમ એક અને વોલ્યુમ બેને ધ્યાનમાં લીધા નથી અમે ઑબ્જેક્ટ સાથે અને વગર ગણવામાં આવે છે તેથી તે બની ગયું તેથી આ પદાર્થ સાથે અને વગર છે અને પછી મેં શું કર્યું મેં કરંટ સ્રોતને બરાબર નાબૂદ કરી દીધું અને મને દ્રષ્ટિએ સમીકરણ મળ્યું શું મારે આમાં ગ્રીન ફંક્શનનો ઉપયોગ કરવાની જરૂર હતી વિદ્યાર્થી એકવાર મને મળી ઠીક છે એકવાર મને વિભેદક સમીકરણ અને ઉકેલ 2 મળી ગયો તે ગ્રીનના ફંક્શનની દ્રષ્ટિએ કન્વ્યુલેશન તરીકે લખવામાં આવ્યું હતું પરંતુ મારે કયા ગ્રીન ફંક્શનનો ઉપયોગ કરવો પડ્યો વિદ્યાર્થી 1 એક જ્યાં ખરું શૂન્યાવકાશ નથી જો તમને યાદ હોય કે જ્યારે મેં આ બે સમીકરણો બાદ કર્યા ત્યારે મેં તેને કંઈક આ રીતે રાખ્યું વત્તા મેં અહીં રાખ્યું અને પછી અહીં શરતોના સંપૂર્ણ સમૂહ સમાન છે તેથી આને હલ કરવા માટે હું કયા ગ્રીનનું ફંકશન કરું છું તેનો સાથે ઉપયોગ કરું છું તે જ મેં યોગ્ય ઉપયોગ કર્યો હતો તેથી જો હું આ વ્યક્તિનો ઉપાય જાણું છું તો હું આ ઉકેલ ગ્રીન ફંક્શનની જમણી બાજુએ ફોરસિંગ ફંકશન કરવા માટેનું કન્વ્યુલેશન બની જાય છે તેથી તમે નોંધ્યું છે કે અભિગમમાં થોડો તફાવત શરૂઆતમાં લખવાનું શરૂ કરવામાં આવ્યું છે સરફેસ ના સંપૂર્ણ ઇન્ટિગ્રલ અભિગમમાં હું દરેક ક્ષેત્ર માટે અલગથી અલગથી બાદબાકી કરીને ઉકેલી હતી અહીં સમગ્ર વોલ્યુમ ઓબ્જેક્ટ સાથે અને વગર ગણવામાં આવે છે અને તફાવત લેવામાં આવે છે અને પછી હું મારા ગ્રીન ફંક્શનનો ઉપયોગ કરું છું તેથી ગ્રીનનું ફંકશન બંને કિસ્સાઓમાં વપરાય છે સરફેસ ના સંપૂર્ણ ઇન્ટિગ્રલમાં મારી પાસે બે ગ્રીનનું ફંકશન છે તેથી એક માટે એક વોલ્યુમ સંપૂર્ણ ઇન્ટિગ્રલ અભિગમમાં મારી પાસે ફક્ત એક ગ્રીનનું ફંક્શન છે બરાબર તફાવતો વિશે આપણે બીજું શું કહી શકીએ તેથી એક વસ્તુ એ હતી કે સરફેસ ના સંપૂર્ણ ઇન્ટિગ્રલ અભિગમમાં અને તેઓ સ્થિર હતા તેથી તેઓ એકરૂપ વસ્તુઓ માટે હતા જ્યારે શું મારે તે મર્યાદા અહીં હતી ખરું નથી અહીં મારું વાસ્તવમાં અવકાશનું ફંક્શન હતું તેથી હું વિજાતીય સાથે વ્યવહાર કરી શકું છું આ આ બે અભિગમો વચ્ચેના બે વિરોધાભાસી તફાવતો છે અહીં કંઈ નવું નથી અમે ફક્ત આપણે પહેલાથી જ જે કર્યું છે તેનો સારાંશ આપી રહ્યા છીએ તફાવતો અહીં સમાપ્ત થતા નથી જ્યારે હું દૂર ક્ષેત્રને શોધવા માંગુ છું ત્યારે હું સરફેસ ના સંપૂર્ણ ઇન્ટિગ્રલ અભિગમમાં ઉપયોગ કરું છું આને મારા હ્યુજેન્સ સિદ્ધાંત કહેવામાં આવે છે તેથી અહીં અમુક તબક્કે ક્ષેત્ર r પ્રાઇમ ઇનસિડેન્ટ ફિલ્ડ ના સરવાળો તરીકે લખાયેલું છે અને આ શબ્દ અહીં જે સરફેસ પર ફરીથી સંપૂર્ણ ઇન્ટિગ્રલ છે અને તે સરફેસ સંપૂર્ણ ઇન્ટિગ્રલ શામેલ છે અને જે સરફેસ પર E tan H tan છે તેથી મારા હ્યુજેન્સ સિદ્ધાંતમાં આ મારા ગૌણ સ્ત્રોત છે તેથી અમે બે સમાનતાના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો આ કયો સમાનતા સિદ્ધાંત છે અમે સરફેસ સમાનતા સિદ્ધાંતનો અભ્યાસ કર્યો અને વિદ્યાર્થી વોલ્યુમ વોલ્યુમ સમાનતા સિદ્ધાંત તેથી આ છે વિદ્યાર્થી તો સ્પષ્ટ રીતે સરફેસ ની સમકક્ષતાનો સિદ્ધાંત કારણ કે મેં સરફેસ પરના કરંટ અથવા સ્પર્શિય ક્ષેત્રો પર કરંટોના સમૂહને બદલ્યો છે તેથી તે સરફેસ સમાનતાનું સંપૂર્ણ ઉદાહરણ છે ખરું અને વોલ્યુમ ઇન્ટિગ્રલ સમીકરણના કિસ્સામાં ફરીથી મારી પાસે ક્ષેત્ર છે અમુક સમયે ઇનસિડેન્ટ ફિલ્ડ વત્તા છૂટાછવાયા ક્ષેત્ર છે હવે આ સંપૂર્ણ ઇન્ટિગ્રલ સમાપ્ત થઈ ગયું છે મતલબ હું પદાર્થમાં જાઉં છું તેથી મેં ઑબ્જેક્ટને શું કર્યું છે મેં આ ઓબ્જેક્ટ ને આ પ્રકારના ગ્રેડ દ્વારા બદલ્યો છે અને દરેક ગ્રીડ પોઇન્ટ પર મારી પાસે સમાન કરંટ છે તેથી આ સંપૂર્ણ ઇન્ટિગ્રલ આ તમામ કરંટો પર સરવાળો કહી રહ્યું છે કે અહીં કરંટ તાકાત શું છે બરાબર તેથી આ વોલ્યુમ સમાનતા સિદ્ધાંતનું સંપૂર્ણ ઉદાહરણ છે જે આપણે અગાઉ શરૂ કર્યું છે જ્યારે આપણે કોર્સમાં પછીથી એન્ટેનાની સમસ્યાઓ જોઈએ ત્યારે આને સમકક્ષ વોલ્યુમ કરંટ કેમ કહેવાય છે તે સ્પષ્ટ થઈ જશે પરંતુ તમે જોઈ શકો છો કે વોલ્યુમમાં કંઈક છે જે યોગ્ય રીતે સરવાળે છે તેથી તે વોલ્યુમ સમકક્ષતા સિદ્ધાંત છે જે અહીં વપરાય છે તે કોઈપણ અન્ય વસ્તુ જે અહીં તમારા માટે અલગ છે મૂલ્યાંકન કરવા માટે આપણે વધુ કે ઓછો સમય લઈશું વિદ્યાર્થી હેલો સર હા વિદ્યાર્થી તમે કયા ગ્રીન ફંક્શન નો ઉપયોગ કરશો શૂન્યાવકાશ માટે આ ગ્રીનનું ફંકશન વિદ્યાર્થી શૂન્યાવકાશ માટે શૂન્યાવકાશ કેમ કે જ્યારે હું આ સમીકરણમાં આ બે સમીકરણોને મસાજ કરું છું ત્યારે મને જે મળે છે તે ડાબી બાજુએ k k naught ચોરસ છે તેથી આ મારે ઓપરેટર સમીકરણ મેળવવું જોઈએ જે મારી પાસે છે અને ગ્રીનના ફંક્શન વચ્ચે બરાબર છે તેથી કારણ કે તે અહીં છે તે અહીં છે અમે પહેલાથી જ કહ્યું છે કે અવકાશનું ફંક્શન છે તેથી ગ્રીન ના ફંક્શનની યોગ્ય ગણતરી કરવામાં આ મારા માટે ખૂબ ઉપયોગી થશે નહીં તેથી હવે ચાલો આપણે કલ્પના કરીએ કે વિમાન જહાજો માટે રડાર ક્રોસ સેકશનની ગણતરીના વ્યવસાયમાં તમે ક્યાં જાણો છો અને બરાબર છે તેથી તમને આ કોડ મળ્યો છે જે તમે લખ્યો છે જે જગ્યાના કોઈપણ બિંદુએ ક્ષેત્રની ગણતરી કરે છે